વીજભારોના વિતરણને કારણે લાગતું બળ અગાઉના વર્ગમાં આપણે વિજભારો ના સંગ્રહને લીધે ચાર્જ પર લાગતા બળ ની ગણતરી કરી હતી અને તે માટે આપણે સુપરપોઝિશન ના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ આ વર્ગમાં આપણે ચાર્જ વિતરણ ને કારણે ચાર્જ q પર બળની ગણતરી કરીશું વિતરણ દ્વારા મારો અર્થ એ છે કે તે લીટી પર વહેંચાયેલ ચાર્જ હોઈ શકે છે અને આ એકમ લંબાઈ દીઠ ચાર્જ તે વિતરણ આપશે અને ચાર્જ કઇ સ્થિતિમાં છે તે પર આધારીત હોઈ શકે અને વધુમાં તે સ્વતંત્ર હોઈ શકે રિંગ પર કે ડિસ્ક પર પણ ચાર્જ હોઈ શકે છે અહીં ફરીથી હું એકમ લંબાઈ દીઠ ચાર્જ કહી શકું છું λ લંબાઈ જે સામાન્ય રીતે λ દ્વારા સૂચવવામાં આવે છે અથવા એકમ ક્ષેત્ર દીઠ ચાર્જ ચાર્જ ક્ષેત્ર σ અથવા ચાર્જ વોલ્યુમ ચાર્જ વોલ્યુમ ρ જે વીજભાર ઘનતા હશે આ ચાર્જ ડેન્સિટી તરીકે ઓળખાય છે આ રેખીય ચાર્જ ઘનતા છે આપણે આ કિસ્સાઓને ધ્યાનમાં લઈએ તો શરૂઆત કરવા માટે L2 થી L2 સુધીનો લાઈન ચાર્જ લઈએ આ મૂળ એટલે કે ઉગમ બિન્દુ છે આ દિશા y છે અને હું રાખેલ ચાર્જ q પર બળની ગણતરી કરવા માંગુ છું ચાર્જ q ઉગમ બિન્દુ થી અંતર x પર આવેલ છે લાઈન ચાર્જ હું જુદા જુદા રંગથી દર્શાવું છું તેથી હું તેને લાલ રંગથી દર્શાવું આ એક લાઇન ચાર્જ છે અને આ લંબાઈ એકમ લંબાઈ દીઠ લેમ્બડા થશે પછી જેમ કે આપણે ચાર્જ એકત્રીત કરવાના કિસ્સામાં જોઇએ તો હું ઉગમ બિંદુ થી y ના અંતરે આ સ્થાને લંબાઈ dy નો એક નાનો ટુકડો લઈશ અને ચાર્જ q પરના બળોના x અને y ઘટકની ગણતરી કરીશ આ કિસ્સામાં આ એલીમેન્ટથી ચાર્જનું અંતર x2y2 બનશે તો કુલમ્બના નિયમ દ્વારા ચાર્જ q પર લાગતું બળ Fq λ dy4π01x2y2xx yyx2y212 થશે તમે ચકાસી શકો છો કે આ વેક્ટર છે અને તે પરિમાણ દ્વારા વિભાજિત કરવાથી તે દિશામાં એકમ વેક્ટર આપે છે આ ખરેખર બળની દિશા છે તેથી Fx એ x ઘટક દ્વારા આપવામાં આવે છે જે qλ4π0 L2L2xdyx2y232 છે જે મને qλx4π0 L2L2dyx2y232 આપે છે જો તમે yx tan લો તો dyx sec2 d થશે Fxqλ4π0 L2L2xdyx2y232qλx4π0 L2L2dyx2y232 yxtanθ dyxsec2θdθ અને આને સંકલન માં મુકવાથી તમને Fxqλx4π0tan 1tan 1L2x sec2 dx3 sec3 મળશે અને હું કેટલીક ટર્મ કેન્સલ કરી રહ્યો છું આ x અને આ x આની સાથે કેન્સલ થાય છે અને મને ખાલી x જ મળે છે આ sec2sec31sec થાય છે જે ઉપર જતા cos બને છે અને તેથી આ ઈન્ટીગ્રલ q λ4π0xtan 1tan 1L2cos d બનશે અને જેથી તમને 2 q λ4 π 0 x sin મળશે અને તમને છેલ્લે qλ2π01xLL24x2મળશે આ Fx નો જવાબ છે Fxqλx4π0tan 1tan 1xsec2θdθx3sec3qλ4π0xtan 1tan 1cosθdθqλ2π01xLL24x2 y કોમ્પોનેન્ટ વિષે શું હું પાછળની સ્લાઈડ ની મદદથી આ સમીકરણ લખી રહ્યો છું તેથી Fy qλ4π0 L2L2y dyx2y232 છે અને તમે જોઈ શકો છો કે આ y માં ઓડ ઈન્ટીગ્રલ છે તેથી આ 0 થશે Fy qλ4π0 L2L2ydyx2y2320 તેથી જ્યારે x અંતરથી લાઈન ચાર્જની મધ્યમાંથી પસાર થાય છે ત્યારે ચાર્જ q પર લાગતું બળ માત્ર એક જ દિશા x માં હોય છે અને તેની વેલ્યુ Fxqλ2π0xLL24x2મળે છે અહીં L હોવાથી એટલે કે લાઈન અનંત લંબાઈની થવાથી તમે જોઈ શકો છો કે Fxqλ2π0x બને છે અને તે ખૂબ જાણીતું પરિણામ છે Fxqλ2π0x હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ બીજા ઉદાહરણમાં આપણે ચાર્જની એક રીંગ પસંદ કરીએ અને આપણે ફરીથી ચાર્જ પર એકમ લંબાઇ અને રીંગ થી h અંતર પર રાખેલ ચાર્જ q પર લાગતા બળની ગણતરી કરીશું તે હું કોઈ ચોક્કસ હેતુ માટે લઈ રહ્યો છુંઅહીં હું આ ઘટક ને લીધે લાગતા બળને ધ્યાને લઇશ અને તે આ દિશામાં લાગે છે જો આ તત્વને કારણે આ દિશામાં બળ લાગતું હોય તો આ અંતર ધારો કે ત્રિજ્યા R બને તો આ h2R2 થશે તેવી જ રીતે આ અંતર h2R2 થશે તેથી બળનું મૂલ્ય સરખું રહે છે અને તમે જોઈ શકો છો કે તેની સપ્રમાણતા સમક્ષિતિજ દિશામાં એકબીજાથી ઊલટી દિશામાં હોય છે અને તેઓ એકબીજાને કેન્સલ કરે છે અને માત્ર ઉર્ધ્વ ઘટક બચી શકે છે તો અહીં આ દરેક એલિમેન્ટના ઉર્ધ્વ ઘટકનો સરવાળો કરવાનો રહેશે અને પછી જોવાનું રહેશે કે તેનો સરવાળો શું થાય છે આથી ચાર્જ q પર લંબાઈ d l ના એક નાના તત્વના કારણે લાગતું બળ Fq λ dl4π01h2R2હશે હવે હું તેનો ઉર્ધ્વ ઘટક લઈશ અહીં આ કોણ છે તેથી આ કોણ પણ બનશે અને તેથી વર્ટિકલ કોમ્પોનેન્ટ એ Fcosq λ4π0hh2R232 dl બનશે જે ત્રિકોણના આધારે તમે જોઇ શકશો હવે જો હું આ ફોર્સને ઇન્ટીગ્રેટ કરું તો મને કુલ ફોર્સ મળશે અહીં આ q બઘી જ ફિક્સ્ડ કવાન્ટીટીઝ છે માત્ર dl પરનું સંકલન કરવાનું છે જે ખરેખર રીંગની લંબાઈ છે જે 2R છે તેથી dl 2R છે Fqλdl4π01h2R2 Fcosθqλ4π0hh2R232dl dl2πR અને તેથી નેટ ફોર્સ માત્ર વર્ટિકલ દીશામાં હશે જે 2πqλhR4π0h2R232થશે અહીં 2πλR એ રીંગ પરના નેટ ચાર્જ Q ની બરાબર થશે તેથી હું આને Q q h4π0h2R232 પણ લખી શકું છું Fvertical2πqλhR4π0h2R232Q q h4π0h2R232 અહિં નોંધો કે હું તે સ્ક્રીનની ડાબી બાજુ લખું છું કે જયારે h0 હોય અથવા તે 0 હોય બળ 0 થાય છે જેનો અર્થ છે કારણ કે ચાર્જ અહીં જ છે ચારે બાજુથી તમામ બળો સમાન રીતે ચાર્જને દબાણ કરી રહ્યા છે તો આ જવાબ છે હવે હું આ પરિણામનો ઉપયોગ ડિસ્કની ધરી પર ચાર્જ q પરના બળની ગણતરી કરવા માટે કરી શકું છું અને તે મારું ઉદાહરણ નંબર 3 આપશે ઉદાહરણ નંબર 3 માં હું આ ડિસ્ક લઉ છું અને અક્ષ પર ઉંચાઇ h પર એક ચાર્જ લગાવીશ હું પાછલા ઉદાહરણના પરિણામનો ઉપયોગ કરવા જઈશ પહેલાનાં ઉદાહરણમાં આપણે જોયું કે ચાર્જ પરનું બળ ઉભી દિશામાં હોય છે તેનું મેગ્નીટ્યુડ Q q h4π0hh2R232 દ્વારા આપવામાં આવે છે હવે હું આ આખી ડિસ્કને નાની રિંગ્સમાં વહેંચીશ તો ચાલો આપણે ત્રિજ્યા R ની એક રીંગ લઈએ જેની પહોળાઈ dr અને જો તે ચાર્જ area કેરી કરતો હોય તો આ રીંગ પર નાનો ડિફરેન્શિયલ ચાર્જ dQ હશે અહીં 2rdr એ આ રીંગનું ક્ષેત્રફળ છે અને તેથી આ નાની રીંગને કારણે ડિફરેન્શિયલ ફોર્સ dFringσ2πqh rdr4π0h2R232 હશે FQq4π0hh2R232 dFringσ2πqh rdr4π0h2R232 અને તેથી નેટ ફોર્સ જે પણ વર્ટીકલ જ હશે તે 2πσqh4π00Rrdrh2r232 હશે હવે જો હું અહીં h2r2 ને y2 થી સબ્સિટ્યૂટ કરું છું Fvertical2πσqh4π00Rrdrh2r232 h2r2y2 rdrydy અને તેથી આ rdrydy છે મને વર્ટીકલ ફોર્સ 2πσqh4π0hh2R2ydyy3 મળશે જે મને 2πσqh4π0 1yhh2R2આપે છે અને જવાબ σqh201h 1h2R2 મળે છે અને આ વર્ટીકલ દિશામાં હશે Fvertical2πσqh4π0hh2R2ydyy3σqh201h 1h2R2 નોંધો કે અહીં જો R અનંત તરફ જતો હોય તો આ બળ Fσq2π0થાય છે અહીં હું અગાઉનાં પૃષ્ઠ પર h લખતા ભૂલી ગયો હતો એટલે અહીં h લખેલા છે અહીં 1 h હશે Fσq2π0 આગળના પાના પર જઇએ અહીં એક h હશે હું તેને અલગ રંગથી બતાવું છું અહીં h છે અને તેથી બળ σq2π0 છે અને તે જ જવાબ છે તો મેં ચાર્જ વિતરણને લીધે બળોને લગતા સરળ ઉદાહરણોને સોલ્વ કર્યા છે